હવે પાવર સિસ્ટમ એન્જિનિયરિંગના આ બીજા કોર્સમાં આપનું સ્વાગત છે તેથી આપણે પહેલા તેને ઓવરહેડ લાઇન ઇન્સ્યુલેટર થી પ્રારંભ કરીશું શરૂઆતમાં ખાસ કરીને જ્યારે અમે તેને લાઇન ઇન્સ્યુલેટર ની જેમ આવરી લઈશું તેથી લાઇન ઇન્સ્યુલેટર તેમજ કેબલ માટે શરૂઆતમાં કેટલીક થિયરીઓ હશે અને તે પછી હંમેશની જેમ ગાણિતિક વસ્તુ વર્ણવવામાં આવશે અને જે સારા ઉદાહરણ સાથે સંબંધિત છે તેથી આપણે આ કોર્સમાં ઓવરહેડ ઇન્સ્યુલેટરથી શરૂ કરીશું બરાબર તેથી પ્રથમ એક કલાક કે તેથી વધુ ફક્ત થીયરી હશે જેમાં હું આ ઇન્સ્યુલેટરને લગતું સમજાવીશ તેથી પ્રથમ વસ્તુ એ છે કે સામાન્ય રીતે ઓવરહેડ લાઇન ઇન્સ્યુલેટરનો ઉપયોગ તેને ઇલેક્ટ્રિકલી સપોર્ટિંગ સ્ટ્રક્ચર્સ માંથી કંડક્ટરને એકબીજાથી અલગ કરવા માટે કરવામાં આવે છે હવે તમે જોયું હશે કે ટ્રાન્સમિશન લાઇન અથવા ટાવર્સને ટ્રાન્સમિશન કરતા કે ટ્રાન્સમિશન ટાવર્સ જ્યાં તમને ઇન્સ્યુલેટર જોવા મળશે તેથી તેઓ મૂળભૂત રીતે તે 66 kVની ઉચ્ચ ટેન્શન લાઇન અથવા તેની ઉપરની લાઇનમાં આપણને સસ્પેન્શન પ્રકાર ના અને 33 kV લેવલ સુધીની કોઈપણ અન્ય વસ્તુ અથવા તો 66 kV લેવલ સુધી પિન પ્રકારનાં ઇન્સ્યુલેટરનો તેઓ ઉપયોગ કરે છે તેથી પહેલા આપણે આ પ્રકારના ઇન્સ્યુલેટરનું વર્ણન કરીશું પરંતુ આ એક વિડિઓ લેક્ચર ક્લાસ છે તેથી આ બધી વસ્તુઓ અથવા બીજું બધું મારે અવગણવું પડશે અને આપણે મૂળભૂત બાબતો સમજવાનો પ્રયત્ન કરીશું તેથી પ્રથમ વસ્તુ એ છે કે ઓવરહેડ લાઇન ઇન્સ્યુલેટરનો ઉપયોગ કંડક્ટરને એકબીજાથી અને સપોર્ટિંગ સ્ટ્રક્ચર્સથી ઇલેક્ટ્રિકલી અલગ કરવા માટે થાય છે તેથી ઇન્સ્યુલેટરની રચના કરતી વખતે નીચેની વિચારણાઓ ધ્યાન રાખવામાં આવે છે મારો મતલબ જ્યારે પણ તમે ઇન્સ્યુલેટરને પસંદ કરો છો ત્યારે કેટલાક કેટલાક વિચારણાઓ છે મારો મતલબ કે ડિઝાઇન દૃષ્ટિકોણથી જે યોગ્ય ઇન્સ્યુલેટર છે તે તમે પસંદ કરવાના છો પ્રથમ વસ્તુ એ છે કે ઇન્સ્યુલેટરમાં ઉચ્ચ પરમીટિવિટી હોવી જોઈએ જેથી તે ઉચ્ચ વિદ્યુત તાણનો સામનો કરી શકે જેથી અવાહક અથવા જેને તમે ઇન્સ્યુલેટર સામગ્રી કહો છો કે જે તમે ઉપયોગ કરવાના છો તેમાં ઉચ્ચ પરમીટિવિટી હોવી જોઈએ બરાબર અને બીજી વાત એ છે કે ઇન્સ્યુલેટીંગ મટિરિયલ્સ ની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ બરાબર તેથી તેનો અર્થ એ છે કે તમારે ઇન્સ્યુલેટર ડિઝાઇન કરવું પડશે પાછળથી આપ ણે જોઈશું કે પોર્સેલેઇન એ ટફન ગ્લાસ છે કે જે ખૂબ સામાન્ય વસ્તુ છે પરંતુ પોર્સેલેઇન મોટાભાગે વપરાય છે પરંતુ તે પાછળથી આવશે બરાબર તેથી ઇન્સ્યુલેટર ઓવરવોલ્ટેજ થી ટકી શક વા સક્ષમ હોવો જોઇએ વીજળી એક ઘટના છે જેને તમે જાણો છો જેને લીધે ગંભીર વાતાવરણની સ્થિતિમાં અથવા અન્ય કારણોસર લાઈટનિંગ સ્ટ્રોક અથવા સ્વીચિંગ થાય છે તે ઉપરાંત સામાન્ય વર્કિંગ વોલ્ટેજ જે ઇન્સ્યુલેટરમાં આવશે જ્યારે તે ડિઝાઇન કરવામાં આવશે ત્યારે તે ઓવરવોલ્ટેજથી ટકાવી રાખવામાં સમર્થ હોવું જોઈએ વીજળીના સ્ટ્રોકના કારણે સ્વિચિંગને કારણે અથવા અન્ય ગંભીર થી ગંભીર કારણો જેવા કે હવામાનની ગંભીર પરિસ્થિતિઓ કહીએ તો તોફાની તોફાનો દરમિયાન અને તે ઉપરાંત સામાન્ય વર્કિંગ વોલ્ટેજ ધ્યાનમાં રાખવો પડશે હવે ખરાબ લોડીંગ કન્ડિશન માં કંડકટર નો લોડ સહન કરવા માટે પણ તેની પાસે ઉચ્ચ યાંત્રિક શક્તિ હોવી જોઈએ જો તમે બધી આકૃતિઓ અન્ય થોડીવસ્તુઓ જોશો થોડી આકૃતિઓ તો હું તમને બતાવીશ અન્ય બધી વસ્તુ હું આ વિડિઓ વર્ગમાં બતાવી શકીશ નહીં પરંતુ તમને હાઇ ટેન્શન લાઇન ખબર છે તમે જોઈ શકો છો કે રસ્તાની બાજુ પર અથવા તમે હાઇ ટેન્શન લાઇન તરફ પસાર થઈ રહ્યા છો ત્યાં તમે જોશો કે ઇન્સ્યુલેટર જુદી જુદી રીતે મૂકવામાં આવે છે તેથી તેનો અર્થ એ કે કેટલીકવાર તમે ઊભા કહી શકો છો ક્યારેક તમે આડા કહી શકો છો અને કેટલીકવાર તે વી આકાર ના છે સંક્ષિપ્તમાં સમજૂતી માટે આપણે આગળ જોઈશું તેથી ખરાબ લોડીંગ કન્ડિશન માં કંડક્ટર લોડ ને સહન કરવા માટે ઉચ્ચ યાંત્રિક શક્તિ ધરાવવી જોઈએ તેથી તેનો અર્થ એ છે કે ઇન્સ્યુલેટર વિના તમે તમારી ટ્રાન્સમિશન લાઇનને ટાવરથી કનેક્ટ કરી શકતા નથી તમારી પાસે એક ટાવર છે કેટલીકવાર આપણે તેને પોલ અથવા ટાવર્સ કહીએ છીએ અને પછી ત્યાં ક્રોસ આમૅસ હશે આમાં બીજી બાબત એ છે કે તાપમાનના ફેરફાર સાથે તેનો ઉચ્ચ રેઝિસ્ટન્સ હોવો જરૂરી છે તેથી પાવર ફ્લેશઓવરથી થતા નુકસાનને ઘટાડવા માટે તાપમાનના ફેરફાર સાથે ઉચ્ચ રેઝિસ્ટન્સ હોવું જોઈએ આ ફ્લેશ ઓવર ખૂબ જ સામાન્ય છે અને બીજી વાત એ છે કે પૃથ્વી પર કરંટ નું લિકેજ કોરોના થી થતા નુકસાન અને રેડિયો ઇન્ટરફીયરંશ ને વાજબી મર્યાદામાં રાખવા માટે ઓછામાં ઓછું હોવું જોઈએ આ કોરોના થી થતા નુકસાનની બાબત પછીથી આવશે આપણે કોરોના નુકસાન વિશે પણ ચર્ચા કરીશું અને તે 3 અથવા 4 પ્રકરણો પછી આવશે તેથી તેનો અર્થ એ છે કે પૃથ્વી પર લિકેજ કરંટ કોરોનાથી થતા નુકસાન અને રેડિયો ઇન્ટરફીયરંશ ને વાજબી મર્યાદામાં રાખવા માટે ન્યૂનતમ હોવું જોઈએ હવે બીજી વસ્તુ ઇન્સ્યુલેટર સામગ્રી છે તે છિદ્રાળુ ન હોવી જોઈએ અને વાતાવરણમાં વાયુઓ પ્રવેશી શકે નહીં એવા હોવા જોઈએ અને અશુદ્ધિઓ અને તિરાડોથી મુક્ત હોવી જોઈએ જે પરમીટિવિટી ને ઘટાડે છે આનો અર્થ એ કે તમારે ઇન્સ્યુલેટર સામગ્રી પસંદ કરવી પડશે મારો મતલબ જ્યાં તમે ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરી રહ્યા છો ત્યાં તમારે એવી ઇન્સ્યુલેટર સામગ્રી પસંદ કરવી પડશે કે જે છિદ્રાળુ ન હોય અને વાતાવરણમાં વાયુઓ પ્રવેશી શકે નહીં એવી હોવા જોઈએ અને જો તમને ખબર છે કે વાતાવરણ વાયુયુક્ત હોય છે તો તે ઇન્સ્યુલેટર સામગ્રીને બગાડવું અથવા નુકસાન કરવું જોઈએ નહીં અને અશુદ્ધિઓ અને તિરાડોથી મુક્ત હોવું જોઈએ જે પરમીટિવિટી ને ઘટાડી શકે છે ત્યાં કોઈ તિરાડો હોવી જોઈએ નહીં તેથી ઇન્સ્યુલેટરની વિદ્યુતીય નુકસાન કાં તો પંચર દ્વારા અથવા ફ્લેશઓવર દ્વારા થાય છે જો કોઈ પંચર થાય છે તો તેનો અર્થ એ છે કે તે ઇલેક્ટ્રિક કે ઇન્સ્યુલેટરમાં સંપૂર્ણપણે નુકસાન થશે તેથી જ પંચરના કિસ્સામાં આર્ક ઇન્સ્યુલેટરમાંથી પસાર થાય છે અને પંચર પછી તે નકામું થઈ જાય છે તેથી જો કોઈ આર્ક રચાય અને તે ઇન્સ્યુલેટરમાંથી પસાર થાય તો તે ઇન્સ્યુલેટરને સંપૂર્ણ પણે નુકસાન કરે છે જો એક જ વાર પંચર થાય છે તો તેમ છતાં તે ઘટના ખૂબ જ દુર્લભ છે મારો અર્થ થાય છે કે બનવાની સંભાવના ખૂબ ઓછી છે પરંતુ તેમ છતાં જો તે થાય છે તો ઇન્સ્યુલેટર ક્ષતિગ્રસ્ત થઈ જાય છે બરાબર અને ઇન્સ્યુલેટરની આસપાસની હવા દ્વારા કંડક્ટર અને પૃથ્વી વચ્ચેના આર્ક ડિસ્ચાર્જ ને કારણે ફ્લેશ ઓવર થાય છે તેથી આ ક્યાં તો લાઈન સર્જીસ ને કારણે અથવા ઇન્સ્યુલેટર સપાટી પર ભીના કંડકટર પડ ની રચનાને કારણે થાય છે સામાન્ય રીતે ઇન્સ્યુલેટરને ફ્લેશ ઓવરથી નુકસાન નથી થતું તેથી ફ્લેશ ઓવર ઇન્સ્યુલેટરને બગાડશે નહીં કારણ કે ઇન્સ્યુલેટર સામગ્રી મેટા મટિરિયલ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે મેટા મટિરિયલ્સ એવી ફેશનમાં બનાવવામાં આવે છે કે તે ફ્લેશઓવર ખરેખર તે ઇન્સ્યુલેટરને બગાડે નહીં જે તમે તે વરસાદની ઋતુમાં અથવા અન્ય ઋતુમાં જોઈ શકો છો ભલે તમે તે ટ્રેક્સ અને ઇન્સ્યુલેટરન લાઈન હેઠળ હોય તો ખાસ કરીને મેં વરસાદની કે અન્ય સિઝન દરમિયાન પણ નિરીક્ષણ કર્યું છે કે ફ્લેશ ઓવર ચાલુ છે પરંતુ ઇન્સ્યુલેટરને કંઈ થશે નહીં પણ જો પંચર હશે તો તેનો અર્થ એ છે કે આર્ક ઇન્સ્યુલેટરમાંથી પસાર થશે અને તે સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જશે હું તમને થોડી આકૃતિ બતાવીશ બરાબર તેથી સર્જ કન્ડિશન હેઠળ પંચરને રોકવા માટે ઇન્સ્યુલેટર સામગ્રીની પૂરતી જાડાઈ રાખવામાં આવે છે ત્યાં વધુ સંભાવના છે કે સર્જ કન્ડિશન હેઠળ કે જે ઇન્સ્યુલેટર છે તે પંચર હોઈ શકે છે તેથી ઇન્સ્યુલેટરમાં ઇન્સ્યુલેટેડ સામગ્રીની પૂરતી જાડાઈ પૂરી પાડેલ છે ખરેખર આ બધી વસ્તુ ઓ ડિઝાઇન પરિમાણો છે તેથી લિકેજકરંટ ના રેઝિસ્ટન્સને વધારીને ફ્લેશઓવર્સ ઘટાડવામાં આવે છે જે લિકેજ પાથની લંબાઈ છે પેટીકોટ અથવા રેઇન શેડ નામના અનેક સ્તરો બનાવીને લિકેજ પાથની લંબાઈ મોટી બનાવવામાં આવે છે કદાચ તમે ઇન્સ્યુલેટરમાં જોયું હશે હું આને પુનરાવર્તિત કરું છું કે લિકેજ કરંટ ના રેઝિસ્ટન્સને વધારીને ફ્લેશઓવર ઘટાડવામાં આવે છે તમારા કન્સ્ટ્રક્ટર દ્વારા પેટીકોટ્સ અથવા રેઇન શેડ તરીકે ઓળખાતા અનેક સ્તરો બનાવીને લિકેજ પાથની લંબાઈ મોટી બનાવવામાં આવે છે તમે ઇન્સ્યુલેટરને અવલોકન કર્યું હશે તે કેપ પ્રકારની વસ્તુ જેવી છે બરાબર હું પછીથી આકૃતિ બતાવીશ તેને ક્યારેક પેટીકોટ અથવા રેઇન શેડ કહેવામાં આવે છે તેનો અર્થ એ કે તેનો આંતરિક ભાગ શુષ્ક રહેશે જેને તમે રેઇન શેડ કહો છો તેનો ઉપયોગ તેઓ ભીના હવામાનની સ્થિતિમાં આંતરિક સપાટીને પ્રમાણમાં શુષ્ક રાખે છે અને આ રીતે ફ્લેશઓવર્સ ને અટકાવવા માટે પૂરતા પ્રમાણમાં લિકેજ રેઝિસ્ટન્સ પુરુ પાડે છે તેથી તે ડિઝાઇન વસ્તુ છે જો તમે ઇન્સ્યુલેટર જોયું હોય તો તમે જોશો કે ટોચ પર તે એક કેપ પ્રકારની વસ્તુ છે હું આકૃતિ પછીથી બતાવીશ બરાબર તો બીજી આ બધી વસ્તુ સામાન્ય બાબત છે તેથી પ્રદૂષિત વિસ્તારમાં ઇન્સ્યુલેટરની સંપૂર્ણ ખુલ્લી સપાટી પર અર્ધવર્તુળ ગ્લેઝ કરીને તેની સપાટી પર ગંદકી પછી ધૂળ અથવા મીઠું અથવા ધૂમ્રપાન વગેરે ઓછામાં ઓછું રાખવામાં આવે છે તેથી જો તમે ઇન્સ્યુલેટરને જોશો તો તમને ટોચના ભાગ પર ખરેખર ગ્લેઝિંગ દેખાશે મારો મતલબ એ છે કે આ બધી બાબતો ત્યાં દેખાશે ઇન્સ્યુલેટરના ઉપરના ભાગની સપાટી પર ઓછી જમાવટ હશે તેથી જ તે તમને મળશે કે તે ઇન્સ્યુલેટરની સમગ્ર ખુલ્લી સપાટી પર અર્ધવર્તુળ ગ્લેઝ છે પરંતુ ઇન્સ્યુલેટર પોર્સેલેઇનથી બનેલું છે અને તે એકદમ ભારે 1 યુનિટ છે તેને હાથથી ખેંચવું સરળ નથી તે ખૂબ જ ભારે વસ્તુ છે આ સરફેસ ડીપોઝીશન ને ઘટાડે છે જે ઓપરેટિંગ વોલ્ટેજમાં ફ્લેશ ઓવર પેદા કરી શકે છે હવે સંતોષકારક ઓપરેશન માટે ફ્લેશ ઓવર પંકચરની પહેલાં જ થવી જોઈએ બરાબર એટલે કે પંકચર પહેલાં ફ્લેશ ઓવર થવું જ જોઇએ પરંતુ પંચર મેં તમને કહ્યું હતું કે તે ખૂબ જ દુર્લભ ઘટના છે પરંતુ જો તે થાય તો ઇન્સ્યુલેટરને નુકસાન કરશે તેથી પંકચર વોલ્ટેજ અને ફ્લેશ ઓવર વોલ્ટેજ નો ગુણોત્તર જેને સલામતીનું પરિબળ કહેવામાં આવે છે તેને શક્ય તેટલું વધારેમાં વધારે રાખવામાં આવે છે એટલે કે પંચર વોલ્ટેજ ફ્લેશ ઓવર વોલ્ટેજ કરતા વધુ હોવો જોઈએ તેથી ભેજ અને સપાટીના ડીપોઝીશન દ્વારા ફ્લેશ ઓવર વોલ્ટેજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે સંતોષકારક કામગીરી માટે રેઇન શેડ્સનો આકાર ઈકવીપોટેન્શિયલન જેવો હોવો જોઈએ અને ઇન્સ્યુલેટરનો આકાર પિનની આજુબાજુ ઇલેક્ટ્રોસ્ટેટિક ક્ષેત્રની રેખાઓ સાથે બાંધવી જોઈએ હું પિન ઇન્સ્યુલેટર પછીથી સમજાવીશ બરાબર વિવિધ રેઇન શેડ્સના લિકેજ રેઝિસ્ટન્સ અને કેપેસીટન્સ લગભગ સમાન હોવા જોઈએ હવે આગળ ફ્લક્ષ ડિસ્ટ્રીબ્યુશન આ બધી વસ્તુઓ જોઈએ તેથી હવે ખરેખર આકૃતિ એક પર જતા પહેલા આપણે આ ખરેખર આકૃતિ 2 જોઈશું મેં હાથથી દોરવાને બદલે કોઈ પુસ્તકમાંથી લીધી છે તેથી આ ખરેખર પિન ઇન્સ્યુલેટરનું ફ્લક્ષ ડિસ્ટ્રીબ્યુશન છે આ ખરેખર પિન છે અને આ ઇન્સ્યુલેટર પિન દ્વારા છે અને આ તમારી ઇલેક્ટ્રોસ્ટેટિક ક્ષેત્રની લાઇન છે અને આ સરખી પેટર્ન પોટેન્શિયલન સપાટી છે અને ધારો કે કંડક્ટર અહીં જોડાયેલ છે તો આ તમારા લાઇન કંડક્ટર છે તેથી આ ખરેખર પિન ઇન્સ્યુલેટરનું ફ્લક્ષ ડિસ્ટ્રીબ્યુશન છે અને આ એક જે પિન પ્રકારનું ઇન્સ્યુલેટર છે તે ખરેખર આ છે આને ખરેખર રેઇન શેડ કહે છે તેથી ઉપરના ભાગમાં તમે જે કહો છો તે આની અંદર તે વધુ કે ઓછા સૂકા હશે અને આ બધા સિમેન્ટ છે પરંતુ આ ખરેખર પિન છે આ ખરેખર પિન છે આ એક જોડી છે પણ આ 2 પીન છે આ ખરેખર પિન છે અને આ ખરેખર તે સ્ક્રુ છે હું તેના પર પછી થી આવીશ અને આ 1 પીસ છે આ 2 પીસ છે અને આ 3 પીસ ઇન્સ્યુલેટર છે મારો મતલબ ત્યાં 3 સેટ્સ છે અથવા પેટીકોટ છે આ 1 2 3 છે અહીં પણ 1 2 છે અને અહીં માત્ર 1 જ છે બરાબર હવે આગળ ઇન્સ્યુલેટરના પ્રકારો છે તેથી 400230 વોલ્ટને ટેકો આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા શેકલ પ્રકારના ઇન્સ્યુલેટરને ટાળો તમે કદાચ તેને તમારા ઘરની સામે અથવા તમારી કોલેજમાં જોયું હશે શેકલ પ્રકારના ઇન્સ્યુલેટરને ધ્યાનમાં લેવામાં આવશે નહીં હવે લાઈન ઇન્સ્યુલેટરનું વર્ગીકરણ કરી શકાય છે લાઈન ઇન્સ્યુલેટર પિન પ્રકારના એ સસ્પેન્શન પ્રકારના બી અને એ સ્ટ્રેઇન અથવા ટેન્શન પ્રકારના છે અને ડી પોસ્ટ પ્રકારના છે તેથી સ્ટ્રેઇન અથવા ટેન્શન પ્રકાર પિન પ્રકાર સસ્પેન્શન પ્રકાર છે આપણે જોશું કે આ કેવી રીતે છે તેથી પિન ઇન્સ્યુલેટર બનાવટી સ્ટીલ પિન અથવા બોલ્ટ પર સપોર્ટેડ છે જે સપોર્ટિંગ સ્ટ્રક્ચરના ક્રોસ આર્મ થી સુરક્ષિત છે ખરેખર આ અહીં તમારો પિન છે અને તેની અંદર સ્ક્રુ છે અને આ બે સિમેન્ટ છે અહીં ઇન્સ્યુલેટરને ટેકો આપવા માટે સ્ટીલનો બોલ્ટ અથવા પિનનો ઉપયોગ ટ્રાન્સમિશન પોલમાં ક્રોસ આર્મથી સુરક્ષિત થતો હતો તમે ટાવર અને પછી ક્રોસ આર્મ જોયો હશે તેથી ટ્રાન્સમિશન પોલના ક્રોસ આર્મનો ઉપયોગ કરવામાં આવે છે પોર્સેલેઇન કે જે સખત ધાતુના સ્ક્રૂથી સીધા જ સંકળાયેલા છે તે ટાળવા માટે લીડ અથવા શણ નો ઉપયોગ કરવામાં આવે છે તેથી સખત ધાતુના સ્ક્રુના ઉપયોગથી ઉભરતા ભાગને ટાળવા માટે લીડ અથવા શણ ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ખરેખર તમે સંપૂર્ણ રીતે જોયા નથી પરંતુ આ ખરેખર સ્ક્રૂ છે અને આ સિમેન્ટ્સના બનાવેલા છે તેથી તે આવા બનશે કે સ્ક્રુને ક્રોસ આર્મથી સજ્જડ કરવામાં આવે છે પરંતુ તે ઇન્સ્યુલેટીંગ મટિરિયલને સ્પર્શ કરશે નહીં એટલે કે પોર્સેલેઇનને સ્પર્શ કરવામાં આવશે નહીં હું તે પછી સમજાવીશ પરંતુ તે સિમેન્ટનું બનેલું છે અને ધાતુના સ્ક્રૂ સાથે લીડ અથવા શણથી બનાવવામાં આવે છે સામાન્ય રીતે લીડથી બનાવવામાં આવે છે બરાબર લીડના કિસ્સામાં નીચેનીમાંથી કોઈપણ પદ્ધતિ શક્ય છે એક ઇન્સ્યુલેટરમાં રચાયેલ લીડવાળા સીમેન્ટ સ્ક્રૂમાં પિન કરે છે તેથી જ તે અહીં સિમેન્ટ થયેલું છે તે સીમેન્ટ બતાવ્યું છે અને આ પિન છે તેથી ઇન્સ્યુલેટરમાં રચાયેલ લીડ લાઇન સિમેન્ટ સ્ક્રૂમાં પિન કરો બીજી એક વસ્તુ નક્કર લીડ સ્ક્રુ છે જે કાસ્ટ થાય છે જે પિનના માથા પર કાસ્ટ છે અને સીધી પોર્સેલેઇનમાં સ્ક્રૂ કરેલ છે તેથી કંડક્ટર સામગ્રીના આધારે નરમ તાંબુ અથવા એલ્યુમિનિયમ બાઈન્ડિંગ વાયરથી ઇન્સ્યુલેટર સાથે જોડાયેલ છે ખરેખર આ અહીં વાયરનો સમૂહ છે તો અહીંથી પસાર થતા કંડક્ટરને ટેપ કરવામાં આવશે માની લો કે તે કોપર કંડક્ટર છે તો તે કોપર કંડક્ટરને તે જ કોપર દ્વારા જોડાયેલું હશે જો તે એલ્યુમિનિયમ હશે તો તે એલ્યુમિનિયમ સાથે બાંધી દેવામાં આવશે જેથી આ ખરેખર વાયરના જૂથ છે તેથી આ 1 2 3 છે આ 3 પિન છેઆ એક પીસ પિન ઇન્સ્યુલેટર છે અને મારો અર્થ એ છે કે સામાન્ય થમ્બ રૂલ કંઈક આવું છે કે જો વોલ્ટેજનું સ્તર ઇન્સ્યુલેટરની સંખ્યા કરતા વધારે હોય તો આ વસ્તુ વધશે બરાબર ઇન્સ્યુલેટરની સંખ્યા વધશે પરંતુ બીજી રીતે પીસની સંખ્યામાં વધારો થશે બરાબર તેથી ત્યાં જો 1 2 3 ઘણા બધા છે અને ખાસ કરીને સસ્પેન્શન પ્રકાર માટે તે સ્ટ્રિંગ છે ફક્ત નીચા વોલ્ટેજ સ્તર માટે માત્ર એક પીસ નો ઉપયોગ કરવામાં આવે છે થમ્બ રૂલ એ છે કે એક પીસ નો અર્થ સામાન્ય રીતે 11 kV પછી બે પીસ એટલે 22 kV ત્રણ પીસ એટલે 33 kV તેથી આ બે પીસ છે પરંતુ દરેક જગ્યાએ ફિલસૂફી સરખી છેજો ત્યાં એક પીસ હોય કે 2 3 પીસ હોય તમે જોશો કે અહીં 2 સિમેન્ટ કવર છે પરંતુ જો તે એક છે માફ કરજો 2 હોય છે પછી ત્યાં ફક્ત એક સિમેન્ટ જ છે તેથી તેનો અર્થ છે એ કે ઇન્સ્યુલેટરમાં રચાયેલી લીડ લાઇન સિમેન્ટ સ્ક્રૂ કરતી પિન છે તેથી આ ખરેખર તે પિન પ્રકારનું ઇન્સ્યુલેટર છે અને આ પિન પ્રકારનાં ઇન્સ્યુલેટર વિશે માત્ર તે છે કે જો તે પિન પ્રકારનાં ઇન્સ્યુલેટર છે તો તેના રેઇન શેડની સંખ્યા વધશે મારો મતલબ વોલ્ટેજ લેવલ વધશે ખર્ચ પણ વધુ ને વધુ થશે જોકે ઘણા કિસ્સાઓમાં તે 66 kV સુધી પ્રતિબંધિત છે પરંતુ 33 kV સ્તર સુધી તેની કિંમતનું સંચાલન થાય છે તેનો અર્થ છે કે કિંમત તે વધારે નથી પરંતુ જો તમે વોલ્ટેજ સ્તરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો છો તો પિન પ્રકાર ઇન્સ્યુલેટર નો ખર્ચ વધારે હશે બરાબર તેથી પિન પ્રકારનું ઇન્સ્યુલેટર ફક્ત બનાવટી સ્ટીલ પિન અથવા બોલ્ટ પર સપોર્ટેડ છે જે સપોર્ટિંગ સ્ટ્રક્ચર્સના ક્રોસ આર્મથી સુરક્ષિત છે પરંતુ તમે કોઈપણ પોલ અથવા ટાવર જોશો તો તે સપોર્ટિંગ આર્મ છે તેથી કંડક્ટર ઇન્સ્યુલેટર સાથે ટોચ અને જમીનના ગ્રુપ પર સીધી લાઇન સ્થિતિમાં જોડાયેલ છેઅને બાજુના ગ્રુપ પર એંગલ પોઝીશન માં બાઈન્ડિંગ વાયર થી સમાન સામગ્રી અથવા કંડક્ટર દ્વારા ઇન્સ્યુલેટર સાથે જોડાયેલું છે જેમ મેં કહ્યું હતું કે આ ટોચનું ગ્રુપ છે અને આ એંગલ ગ્રુપ છે તેથી આ રીતે કંડક્ટર બંધાયેલ છે બરાબર પરંતુ જો કંડક્ટર કોપરથી બનેલો છે તો તે કંડક્ટર તે જ કંડક્ટર દ્વારા બંધાયેલું હોવું જોઈએ અને જો તે એલ્યુમિનિયમ છે તો તમારે તેને બાંધવા માટે સમાન એલ્યુમિનિયમના કંડક્ટર નો ઉપયોગ કરવો જોઈએ બરાબર લીડ થિમ્બલ મેં તમને બતાવ્યું છે તેથી તેનો અર્થ એ છે કે લીડ થિમ્બલને પિન પ્રાપ્ત કરવા માટે ઇન્સ્યુલેટર બોડીમાં સિમેન્ટ કરવામાં આવે છે પિન ઇન્સ્યુલેટર આકૃતિ 2માં બતાવવામાં આવ્યું છે આ તે જેને તમે પિન પ્રકારના ઇન્સ્યુલેટર કહો છો તે છે તેથી સિંગલ પીસ પ્રકારનાં ઇન્સ્યુલેટરનો ઉપયોગ નીચલા વોલ્ટેજ માટે થાય છેમેં તમને આ આકૃતિ બતાવી છે તેથી જો તમારી પાસે એક પીસ હોય તો આ નીચલા વોલ્ટેજ સ્તર માટે છે અને ઉચ્ચ વોલ્ટેજ માટે પોર્સેલેઇનની પૂરતી જાડાઈ અને પર્યાપ્ત લિકેજ પાથ અથવા ક્રીપેજ પાથ આપવા માટે બે અથવા વધુ પીસ એકસાથે સિમેન્ટ કરવામાં આવે છે તેથી આકૃતિ 3 એ એક પીસ ઇન્સ્યુલેટર બે પીસ અથવા ત્રણ પીસ બતાવે છે તેથી આ એક પીસ ઇન્સ્યુલેટર છે આ બે પીસ ઇન્સ્યુલેટર છે અને આ આકૃતિ 2 છે તે ત્રણ પીસના ઇન્સ્યુલેટર છે જો તમે ઇચ્છો કે ત્યાં વધુ પીસ હોય તો પછી વોલ્ટેજનું સ્તર પણ વધુ હશે બરાબર તેથી બે પીસ અને થ્રી પીસ ઇન્સ્યુલેટર ફક્ત મેં તમને આકૃતિ 4 માં બતાવ્યું છે અને આ ખરેખર આકૃતિ 2 છે હવે બીજી વસ્તુ પિન પ્રકારનાં ઇન્સ્યુલેટર માટે આ શુષ્ક અને ભીનું આર્કિંગ અંતર છે તેથી આ બાજુ જો તમે તેમાં ધ્યાન આપો આને જોશો નહીં આ બાજુ તમારી સૂકી છે અને આ તમારું આર્કિંગ અંતર બી છે અને આ સી છે અને આ બાજુ ભીનું છે આ ભીનો ભાગ છે આ રેઇન શેડ છે આ એ બી અને સી તમારા આર્કિંગ અંતર છે તેથી આ કિસ્સામાં આકૃતિ 5 તે શુષ્ક અને ભીનું આર્કિંગ અંતર બતાવે છે શુષ્ક અને સાફ સપાટીઓ કરતાં ભેજવાળી અને ગંદા સપાટીઓ માટે ફ્લેશ ઓવર વોલ્ટેજ ઓછું છે બરાબર કુલ શુષ્ક આર્કીંગ અંતર એ હવા દ્વારા થતા સીધા અંતરનો સરવાળો છે તેથી આ એક કુલ શુષ્ક આર્કીંગ અંતર છે આ એક A છે આ B છે અને આ C છે આ અંતર અને આ એક અને કુલ અંતર A વત્તા B વત્તા C છે ભીના આર્કિંગ અંતર માટે આ એક A છે આ B છે અને આ A વત્તા કેપિટલ B વત્તા કેપિટલ C છે તેથી કુલ ભીનું આર્કિંગ અંતર કેપિટલ A વત્તા કેપિટલ B વત્તા કેપિટલ C દ્વારા દર્શાવવું જોઈએ આ આકૃતિમાં કેપિટલ A વત્તા કેપિટલ B વત્તા કેપિટલ C છે પિન પ્રકારનાં ઇન્સ્યુલેટરનું કદ વજન અને કિંમત વધારે છેતેથી તેને 66 kV થી ઉપર સુધી જ વાપરી શકાય છેમેં ઉપર લખ્યું છે કે 66 kV સામાન્ય રીતે 33 kV સુધી જ તમે જોશો કે તેનો ઉપયોગ થયો છેઅને તેથી કેટલાક કિસ્સાઓમાં 66 kV અને તેથી સસ્પેન્શન ઇન્સ્યુલેટર ઉચ્ચ વોલ્ટેજ કાર્ય માટે વપરાય છે ઉચ્ચ વોલ્ટેજ લાઇન 66 kV અથવા તેની ઉપર માટે તમને બધા ઇન્સ્યુલેટર સસ્પેન્શન પ્રકારના મળશે તેનો અર્થ એ કે ત્યાં ઘણા બધા પીસ હશે સસ્પેન્શન ઇન્સ્યુલેટર પર આવતાં પહેલાં આ તે સસ્પેન્શન ઇન્સ્યુલેટર છે જુઓ તમે કોઈપણ હાઇ ટેન્શન ટ્રાન્સમિશન લાઇન જોશો અને જો તમે ટાવર પર નજર નાખો તો તમને આ ઇન્સ્યુલેટર સ્ટ્રિંગ જોવા મળશે પછી જુઓ કે ત્યાં ઘણા બધા પીસ છે અને કંડક્ટર તળિયે જોડાયેલ હશે આ ઉભી સ્થિતિ છે આડી સ્થિતિ પણ ઉપલબ્ધ છેઅને સાથે સાથે આડું જોડાણ જુદા પ્રકારનું હશે અને સાથે સાથે વી કનેક્શન્સ પણ છે તેથી હું એક પછી એક સમજાવીશ તો આ તે છેજેને તમે ઇન્સ્યુલેટર ની સ્ટ્રિંગ કહો છો એક સાથે તેને ઇન્સ્યુલેટર સ્ટ્રિંગ કહે છે તેથી હવે આપણે આ પર આવીશું તે સસ્પેન્શન ઇન્સ્યુલેટર છે હવે આ સસ્પેન્શન ઇન્સ્યુલેટરમાં સંખ્યાબંધ અલગ ઇન્સ્યુલેટર યુનિટ શામેલ છે તેથી દરેક એક અલગ ઇન્સ્યુલેટેડ યુનિટ છે બરાબર ફ્લેક્સિબલ સાંકળ અથવા સ્ટ્રિંગ બનવા માટે તે એકબીજા સાથે ધાતુની લિંક્સ દ્વારા જોડાયેલ છે તે બધા ફ્લેક્સિબલ સાંકળ માટે એકબીજા સાથે સીધા ધાતુની કડી સાથે જોડાયેલા હોય છે તેથી તે ફ્લેક્સિબલ સાંકળ અથવા સ્ટ્રિંગ બને છે અને ઇન્સ્યુલેટર સ્ટ્રિંગ ને ક્રોસ આર્મથી સસ્પેન્ડ કરવામાં આવે છે ધારો કે તમારી પાસે આ વસ્તુ છે જેને તમે તે ટ્રક ટાવર કહો છો અને તમારી પાસે ક્રોસ આર્મ છે અને તેને ક્રોસ આર્મથી સસ્પેન્ડ કરવામાં આવે છે તમે કદાચ ટ્રાન્સમિશન ટાવર જોયું હશે બરાબર જ્યાં કંડક્ટર સૌથી નીચેના યુનિટ સાથે જોડાયેલ હોય છે અને કંડક્ટર તળિયા સાથે જોડાયેલ હશે સસ્પેન્શન નીચેના ફાયદા આપે છે તેના કેટલાક ફાયદા છે તેથી દરેક યુનિટ 11 kV ઓપરેટિંગ વોલ્ટેજ માટે ડિઝાઇન કરેલ છે એ તેના ફાયદા છે તેથી મેં તમને કીધું છે તે થમ્બ રૂલ પ્રમાણે દરેક યુનિટ લગભગ 11 kV હોય છે જેથી સ્ટ્રિંગને વિવિધ યુનિટ સાથે જોડીને સર્વિસ વોલ્ટેજ અને હવામાનની સ્થિતિને અનુરૂપ એસેમ્બલ કરી શકાય ઉદાહરણ તરીકે જો હું માની લઉં કે 220 kV લાઈન એટલે કે આશરે 22 પીસ હશે જે એક સ્ટ્રિંગ બનાવશે એટલે કે તે ખૂબ ભારે હશે બરાબર બીજી બાબત એ છે કે આ કિસ્સામાં લાઇન ઉચ્ચ વોલ્ટેજ પર કાર્ય કરે છે આ તેનો બીજો ફાયદો છે જો કે ભવિષ્યમાં ઉચ્ચ વોલ્ટેજ પર લાઇન ચલાવવી હોય તો વધતા લોડ સાથે સામનો કરવા માટે વધારાના યુનિટને તે જ સ્ટ્રિંગમાં દાખલ કરવી જોઈએ તેનો અર્થ માની લો કે તે 130 એટલે કે 2 kV પર કાર્ય કરે છે હવે આપણે વોલ્ટેજનું સ્તર વધારવું છે તેથી તે કિસ્સામાં આ તમે જે કહો છો તે વિકલ્પ ત્યાં હશે તમે વધુ સ્ટ્રિંગને કનેક્ટ કરી શકો છો મારો મતલબ કે આવા પીસ સાથે વોલ્ટેજનું સ્તર વધારી શકાય છેતે વિકલ્પ ત્યાં છે બધા વધારાના યુનિટ સમાન સ્ટ્રિંગમાં દાખલ થવા જોઈએ તે અહીં શક્ય છે બીજી વસ્તુ યુનિટ માંના કોઈએકને નુકસાનના કિસ્સામાં છે માની લો કે ઘણા યુનિટમાંથી એક યુનિટને નુકસાન થયું છે બરાબર જો એક યુનિટ નુકસાન પામે છે તો ફક્ત તે ઇન્સ્યુલેટરને જ નુકસાન કરશે પરંતુ સંપૂર્ણ સ્ટ્રિંગને નહીં તે નવી સાથે બદલાઈ જાય છે તેનો અર્થ એ કે જો કોઈ યુનિટને નુકસાન થયું છે તો તમે ક્ષતિગ્રસ્ત યુનિટને બદલી શકો છો પરંતુ આખા સ્ટ્રિંગને બદલવાની જરૂર નથી સસ્પેન્શન ઇન્સ્યુલેટર માટે આ બીજો ફાયદો છે હવે સ્ટ્રિંગ કોઈપણ દિશામાં સ્વિંગ કરવા માટે મુક્ત છે અને તેથી તે વધુ ફ્લેક્સિબલ છેતેથી તે ખાસ કરીને જોરદાર પવન અથવા તોફાન દરમિયાન કોઈ પણ દિશામાં સ્વિંગ કરી શકે છે ક્રમિક ગાળામાં ટેન્શન સંતુલિત રહે છે તેથી લાંબા ગાળા અને ઉચ્ચ યાંત્રિક લોડિંગ માટે લાઈન તૈયાર કરેલી છે તેથી મારો અર્થ એ છે કે જો ત્યાં જોરદાર પવન અથવા તોફાન ગમે તે હોય તે સ્વિંગ કરશે બે ક્રમિક ટાવર્સ વચ્ચેનું અંતર તેઓ ડિઝાઇન કરે છે કે તે કેટલું લાંબુ હોવું જોઈએ અને અલબત્ત બીજું એક પાસું એ છે કે તે વજનથી નીચે નમી જવું અને ટેન્શન આપણે પછીથી જોશું કદાચ તે ચોથા અથવા 5 માં પ્રકરણ માં ઘોંઘાટ અને ટેન્શન હશે બરાબર પરંતુ તે બાબતો અને તે પછીના ક્રમિક ગાળામાં ટેન્શન સંતુલિત થાય છે ટેન્શનને સંતુલિત કરે છે તેથી લાઈન લાંબા ગાળા અને ઉચ્ચ યાંત્રિક લોડિંગ માટે ડિઝાઇન કરી શકાય છે તેથી આ તમારા સ્ટ્રિંગ ઇન્સ્યુલેટરના ફાયદા છે તેથી એકવાર આ માફ કરશો તો આ એક સસ્પેન્શન પ્રકારનું ઇન્સ્યુલેશન છે અને બીજી બાબત એ છે કે વીજળીની અવ્યવસ્થામાં ઘટાડો જવાબદાર છે જે મેટાલિક સપોર્ટિંગ સ્ટ્રક્ચરમાંથી સ્ટ્રિંગને અલગ કરવામાં આવે છે જે કંડક્ટર માટે લાઈટનિંગ કવચનું કામ કરે છે તો આ બીજો એક મોટો ફાયદો છે ખરેખર વીજળીની અવ્યવસ્થામાં ઘટાડો જવાબદાર છે મારો મતલબ કે જો ટાવર પર લાઈટનિંગ સ્ટ્રોક હોય તો સ્ટ્રિંગ તે મેટાલિક સપોર્ટિંગ સ્ટ્રક્ચરમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે જે કંડક્ટર માટે લાઈટનિંગ કવચનું કામ કરે છે તો આ બીજો ફાયદો છે સ્ટ્રિંગને ટેકાથી લટકાવવામાં આવી હોવાથી ટાવરની ઉંચાઇ વધારવી પડશે કારણ કે ઉચ્ચ વોલ્ટેજ લાઇન આ ઇન્સ્યુલેટર ઘણા બધા પીસ સાથે છે તેથી તે ખૂબ લાંબી છે અને 3 ફેઈસ લાઇન માટે પણ છે તેથી તેનો અર્થ એ છે કે દરેક ફેઈસ માટે અને તમે જાણો છો અથવા તમારા દરેક ખૂણા વચ્ચે 3 ફેઈસ છે આવા ઇન્સ્યુલેટર દરેક ટાવર પર હશે જ જુઓ આ તમારી સિંગલ કંડકટર લાઇન છે જેથી દરેક ફેઈસમાં તે સ્ટ્રિંગને ટેકાથી લટકાવવામાં આવે છેતેથી ટાવરની ઉંચાઇ વધારવી પડે છે આ સાચું છે ટાવરની ઉંચાઇ વધારવી પડશે સ્વિંગિંગ પૂરું પાડવા માટે કંડક્ટર વચ્ચે વધારે અંતર રાખવામાં આવે છેછે તેથી ત્યાં ફેઈસ કંડક્ટર વચ્ચે વધુ અંતર હોવું જરૂરી છે કેમ કે તે સ્વિંગ માટે પરવાનગી આપે છે તોફાન દરમિયાન જો તમે જોયું હશે કેટલા હદે સ્વિંગ થતા હોય છે ઉપયોગમાં લેવાતા સસ્પેન્શન ઇન્સ્યુલેટરના પ્રકારો કેપ અને પિન પ્રકાર છે અને બીજી વસ્તુ હેવલેટ s અથવા ઇન્ટર લિંક પ્રકાર છે આ બે પ્રકાર છે પ્રથમ પ્રકાર વધુ સામાન્ય છે જે કેપ છે અને પિન પ્રકાર છે આ ખરેખર તમારી કેપ અને પિન પ્રકાર છે આ વધુ સામાન્ય છે પછી તેથી મૂળભૂત રીતે ગેલ્વેનાઈઝ્ડ કાસ્ટ આયર્ન અથવા બનાવટી સ્ટીલ કેપ અને ગેલ્વેનાઈઝ્ડ બનાવટી સ્ટીલ પિન કેપ અને પિનના પ્રકારમાં પોર્સેલેઇન સાથે જોડાયેલા છે તેથી યુનિટ એક સાથે મળીને કાં તો બોલ અને સોકેટ અથવા ક્લેવીસ પિન કનેક્શન દ્વારા જોડાય છે આ સસ્પેન્શન પિન ઇન્સ્યુલેટર છે આ એક પિન અને ક્લેવીસ પ્રકારનું છે આ તમારા સિમેન્ટ જેવું જ છે આ પોર્સેલેઇન સેલ છે બરાબર આ કેપ છે અને આ બોલ છે અને આ તમારું સોકેટ પ્રકાર છે બરાબર તેથી ગેલ્વેનાઈઝ્ડ કાસ્ટ આયર્ન અથવા બનાવટી સ્ટીલ કેપ આ કેપ બનાવટી સ્ટીલ કેપ છે અને ગેલ્વેનાઈઝ્ડ બનાવટી સ્ટીલ પિન કેપ અને પિનના પ્રકારમાં પોર્સેલેઇન સાથે જોડાયેલા છે તેથી યુનિટ એક સાથે મળીને કાં તો બોલ અને સોકેટ અથવા ક્લેવીસ પિન કનેક્શન દ્વારા જોડાય છે પિન અને ક્લેવીસ પ્રકાર અને બોલ અને સોકેટ પ્રકારનું જોડાણ 7 એ અને 7 બી આકૃતિમાં બતાવવામાં આવ્યું છે બરાબર તેથી તે 7 એ છે તે પિન અને ક્લેવીસ પ્રકારનું છે અને આ બોલ અને સોકેટ પ્રકાર છે આ એક વિડિઓ વર્ગ છે અને જો નિદર્શનની આવશ્યકતા હોય તો તમારે સબસ્ટેશન પર જવું પડે ત્યાં ઘણા ખુલ્લા ઇન્સ્યુલેટર હોય છે મારો મતલબ કે હું તે લોકોને પસંદ નથી કરતો જેઓ આ અભ્યાસક્રમો લેશે જો તમારી પાસે લેબ હોય તો ઉચ્ચ વોલ્ટેજ લેબ આ ઇન્સ્યુલેટર વસ્તુ હોઈ શકે છે અને તમે ત્યાં અવલોકન કરી શકો છો કે આ બધી વસ્તુઓ ત્યાં હોવી જ જોઇએ અને બીજી વસ્તુ આ ઇન્ટર લિંક પ્રકારનું યુનિટ છે આ તેની આકૃતિ છે આ ખરેખર ઇન્ટર લિંક પ્રકારનું ઇન્સ્યુલેટર છે જુઓ આ એક ઇન્ટરલિંક પ્રકાર છે તે સૂચવે છે પોર્સેલેઇન એકબીજાને જમણા ખૂણા પર બે વક્ર ચેનલો ધરાવે છે આ બે વક્ર ચેનલો છે અને તે યુ આકાર છે આ છે તેથી યુ આકારનું સ્તર તમારી સ્ટીલ લિંક્સને આ ચેનલોમાંથી પસાર થાય છે અને યુનિટ્સને જોડવા માટે સેવા આપે છે તેથી આ યુ આકારની કડી ત્યાં યોગ્ય છે તેથી આ ચેનલોમાંથી પસાર થશે આ યુનિટને કનેક્ટ કરવાનું કામ કરે છે તેથી આ ખરેખર ઇન્ટરલિંક પ્રકાર છે પરંતુ તે ઇન્ટરલિંક પ્રકાર ના યુનિટમાં શું થશે તે સૂચવે છે કે ત્યાં પોર્સેલેઇન જેમાં બે વક્ર ચેનલો છે તેથી આ વક્ર ચેનલ વચ્ચે ઇન્સ્યુલેટર મટીરીયલ છે આ પર તે ખૂબ વિદ્યુત તણાવ હશે બરાબર તેથી આ એક બીજો ગેરલાભ છે કે આ બંને વચ્ચે તે ઇન્સ્યુલેટર સામગ્રી હશે અને તેમાં ખૂબ તણાવ આવશે તેથી ઇન્ટરલિંક પ્રકારનું ઇન્સ્યુલેટર કેપ અને પિન પ્રકારના ઇન્સ્યુલેટર કરતાં મિકેનિકલી મજબૂત છે આ સાચું છે પરંતુ જો લિંક્સ વચ્ચેનો પોર્સેલેઇન તૂટી જાય તો મેટલ લિંક્સ લાઇનને ટેકો આપવાનું ચાલુ રાખે છે આમ પુરવઠો વિક્ષેપિત થતો નથી તેથી જો લિંક્સ વચ્ચેનો પોર્સેલેઇન તૂટી જાય તો મેટલ લિંક્સ ખરેખર લાઇનને ટેકો આપવાનું ચાલુ રાખે છે આમ પુરવઠો વિક્ષેપિત થતો નથી તેથી આ આ પ્રકારના ઇન્સ્યુલેટરના કેટલાક ફાયદાઓ છેપરંતુ ઇન્ટરલિંક પ્રકારનાં ઇન્સ્યુલેટરને થોડો ગેરફાયદો છે કે લિંક્સ વચ્ચેનો પોર્સેલેઇન ઇલેક્ટ્રિકલી રીતે ખૂબ દબાણ કરે છે અને તેથી અન્ય પ્રકારોની તુલનામાં તેની પંચરની શક્તિ ઓછી છે તેનો અર્થ એ કે પોર્સેલેઇન ઇન્સ્યુલેટરની વચ્ચે ત્યાં ખૂબ જ વિદ્યુત તાણ હશે તેથી તેનો અર્થ એ કે અન્ય પ્રકારના ઇન્સ્યુલેટરની તુલનામાં તેની પંચરની શક્તિ ઓછી છે તેથી આ ઇન્સ્યુલેટરની કેટલીક પ્રકારની ગોઠવણી છે અને દરેક પીસ વચ્ચે કે લાઇન ને ટેકો આપવા માટે મેટલ લિંક્સ હશે જો લિંક્સ વચ્ચેનો પોર્સેલેઇન તૂટી જાય તો પછીથી તમે તેને બદલી શકો છો પરંતુ પ્રશ્ન એ છે કે તે લાઇનને જ ટેકો આપશે બરાબર તો આ તેના ફાયદાઓ છે અમે ફરી પાછા આવીશું આભાર